હવે આમાં આપનું સ્વાગત છે હવે આપણે કેટલીક લાઈનોના જંકશન વિશે જોઇશું તેથી પ્રથમ તમે આ આકૃતિ ડાયાગ્રામ જુઓ ધારો કે ત્યાં એક લાઇન સર્જ ઇમપેડન્સ છે અથવા લાક્ષણિક ઇમપેડન્સ 𝑍𝑐1 છે અને લાઇન અહીં દ્વિભાજિત થઈ છે અને આ લાઇનનો સર્જ ઇમપેડન્સ આ બાજુ 𝑍𝑐2 છે આ પણ 𝑍𝑐2 છે આ બંને સમાન છે જે આપણે તેમના હાલના અભ્યાસ માટે ધ્યાનમાં લીધાં છે તે કદાચ જુદા પણ હોઈ શકે છે અને આ જંકશન J છે બરાબર J એ જંકશન છે જો તમે અહીં 2𝑣𝑓 મળતા વોલ્ટેજમાં સમકક્ષ સર્કિટ દોરો તો પછી આપણે જોઇશું કે તે 2𝑣𝑓 કેમ છે બરાબર તે તમારા ફોરવર્ડ તરંગ છે અને આ 𝑍𝑐1 છે અને રિસીવીંગ બાજુએ તેના દ્વારા આ કરંટ i છે આ જંકશન છે અને આ બંને સમાંતરમાં છે તેથી તે 𝑍𝑐2 𝑍𝑐2 છે તેથી કરંટ i એ બંને બરાબર અડધા છે i અડધો i કરંટ આમાંથી વહેતો 𝑍𝑐2 𝑍𝑐2 લાક્ષણિક ઇમપેડન્સ બરાબર અહીંયા હું પછીથી આવીશ હવે અને આ આકૃતિ 9 છે એ ખરેખર આ ટ્રાવેલીંગ વેવતરંગ ફક્ત વોલ્ટેજ જ બતાવે છે ફક્ત વોલ્ટેજ જ બતાવવામાં આવેલ છે હવે આકૃતિ 9 અને 9 ખરેખર ટ્રાવેલિંગ વોલ્ટેજ તરંગ કે જે જંકશન J પર પ્રતિબિંબિત અને પ્રસારિત થાય છે તે બતાવે છે તેથી જંક્શન J પર જે ઇમપેડન્સ જોવા મળે છે તે એ 2 સમાન સર્જ ઇમપેડન્સ 𝑍𝑐2 સમાંતરમાં હોવાના કારણે છે તેથી અગાઉના વિભાગોમાં મેળવેલ સમીકરણ ત્યાં સુધી જ લાગુ પડશે જ્યાં સુધી 𝑍𝑐2 એ ½𝑍𝑐2 દ્વારા બદલવામાં આવે છે પહેલાં આપણે જોયું હતું કે આ તમારા સર્કિટ વિશ્લેષણ માટે આપણે જોયું છે કે આ લાઇન એ ફક્ત કહો કે એક 𝑍𝑐1 દ્વારા સમાપ્ત થાય છે બીજો માત્ર 𝑍𝑐2 હતો પરંતુ આ કિસ્સામાં ત્યાં 2 સમાંતર લાઇનો છે તેથી તે 𝑍𝑐2 તમારા અડધા ½𝑍𝑐2 દ્વારા બદલવામાં આવશે તેથી જ અગાઉના વિભાગોમાં મેળવેલ સમીકરણ ત્યા સૂધી જ લાગુ પડશે જયાં સુધી 𝑍𝑐2 એ 𝑍𝑐22 દ્વારા બદલવામાં આવે છે તેથી જો આપણે આમ કરીએ તો પછી શું થશે તમે ઉદાહરણ તરીકે પ્રસારિત અથવા રીફ્રેકટેડ વોલ્ટેજ અને કરંટને વ્યક્ત કરી શકો છો અગાઉના અભિવ્યક્તિ એક્સપ્રેશનની જેમ હમણાં આપણે જોયું છે કે v એ 2𝑣𝑓𝑍𝑐1𝑍𝑐2 𝑍𝑐2 હતો અને હવે તે તમારી લાઇન માટે છે તમારી લાઇન કે જેને તમે કહો છો એક બાજુ 𝑍𝑐1 બીજી બાજુ 𝑍𝑐2 હતી હવે તે લાઈન દ્વિભાજિત સમાંતર લાઇન છે તેથી 𝑍𝑐1 સમાન છે પહેલામાં ત્યાં એક લાઇન ન હતી માત્ર એક જ 2 જંકશન એ ઓવરહેડ લાઇન જોડાણ હોઈ શકે છે અથવા એક કેબલ એક ઓવરહેડ કનેક્શન જંકશન હોઇ શકે છે પરંતુ હવે આ તમારી કે જે તમે કહો છો કે લાઈન દ્વિભાજિત છે તેથી જ પહેલાના એકપ્રેશન માં 𝑍𝑐2 𝑍𝑐2 ફક્ત તમે 𝑍𝑐2 ને 𝑍𝑐2 2 દ્વારા બદલો તેથી અને એ જ રીતે કરંટ પણ હશે જયાં પહેલાં આપણે જોયું છે કે જ્યારે 2 લાઇનો એ જુદા જુદા લાક્ષણિક ઇમપેડન્સ અથવા ઓવરહેડ લાઇન અથવા કેબલ અને ઓવરહેડ લાઇન સાથે જોડાયેલી હોય છે જે આપણે જોઈ હોય તે હોઈ શકે છે પહેલા તે 𝑖𝑓 એ 2𝑣𝑓𝑍𝑐1𝑍𝑐2 હતો બરાબર હવે આ 𝑍𝑐2 ને 𝑍𝑐22 દ્વારા બદલવામાં આવશે તેથી જ આ આકૃતિમાં તે 2𝑣𝑓 બરાબર છે 𝑖𝑓 બરાબર 2𝑣𝑓𝑍𝑐1𝑍𝑐22 છે કારણ કે આ બંને સમાંતર છે પરંતુ આ ઓવરહેડ 2 ઓવરહેડ લાઇન કનેક્શન માટે 𝑍𝑐1 અને 𝑍𝑐2 ના રુપમાં અથવા વિવિધ લાક્ષણિક ઈમપેડન્સ અથવા એક ઓવરહેડ લાઇન અન્ય કેબલ કનેક્શન કે જે આ વસ્તુઓમાંથી લેવામાં આવી છે તેથી આ કિસ્સામાં પણ આ તે જ છે જેને તમે કહો છો કે ફોરવર્ડ તરંગ કે જે વોલ્ટેજ તરંગ છે અને આ જંક્શન છે જ્યાં લાઇનને આ બાજુ દ્વિભાજિત કરવામાં આવેલ છે તે રિસીવીંગ એન્ડ છે તેથી જંકશન પર પહોંચતા પહેલા વોલ્ટેજ 𝑣𝑓 હતો હવે તમે જંકશન પર કહો છો તે સમયે જ્યારે તરંગ જંકશન પર પહોંચશે ત્યારે કેટલાક પ્રતિબિંબિત થશે કેટલાક પ્રસારિત થશે બરાબર તેથી તે કિસ્સામાં જ્યારે તમારો વોલ્ટેજ પાછો પ્રતિબિંબિત થાય છે ત્યારે તે તમારું 𝑣𝑏 તે તમારું −𝑣𝑏 છે તેથી અહીં તમારી દિશા એ પ્રતિબિંબિત થઈને જમણી બાજુથી ડાબી બાજુ આ તરફ −𝑣𝑓 છે તેથી સ્વાભાવિક રીતે તે પરિમાણ ખરેખર અસરકારક પરિમાણ નીચે જશે તેથી આ તે છે જેને તમે કહો છો આ તમારું જંકશન પોઇન્ટ છે અને પછી v એ છે કે તમારો રિસીવીંગ એન્ડ બાજુનો વોલ્ટેજ v તેથી આ આ રીતે દોરેલું છે પરંતુ આ વોલ્ટેજ એ તમારા ટ્રાન્સમિટ કરેલા વોલ્ટેજનું પરિમાણ છે પછી v પછી 2 2 રદ કરવામાં આવશે સમી 92 ખરેખર તે હશે તેથી આ રીતે આ બતાવવામાં આવ્યું છે એક આ લાઇનની સાથે બીજી આ લાઇનની સાથે છે કારણ કે બંને બંને સમાન લાક્ષણિક ઇમપેડન્સ 𝑍𝑐2 અને 𝑍𝑐2 છે તેથી આ પણ v છે આ પણ v છે અને આ તે પ્રતિબિંબિત તરંગ છે જે તમારો 𝑣𝑏 છે આથી જ આકૃતિ 9 તે છે કે ટ્રાવેલિંગ વોલ્ટેજ તરંગ એ 3 લાઇનોના જંકશન પર પ્રતિબિંબિત અને પ્રસારિત થાય છે કારણ કે આ એક ઇનકમિંગઆવતી લાઇન છે આ ઇનકમિંગ લાઇન છે અને આ 2 આઉટગોઇંગજતી લાઈન છે હવે તેથી જ આ જંકશન પર પહોંચ્યા પછી છે કારણ કે આ 𝑣𝑏 ત્યાં છે તમે જાણો છો 𝑣𝑓 𝑣𝑏 એ v ની બરાબર છે તેથી તે ખરેખર આ પ્રતિબિંબિત તરંગ છે હવે તેથી જ અને જો તમે ઇચ્છતા હોવ કે જે કોઇ વેવ પ્રતિબિંબિત થશે તે મેં તમારા માટે આ એક 𝑣𝑓 𝑣𝑏 એ v ની બરાબર બનાવ્યું છે છે તેનો અર્થ છે 𝑣𝑏 એ 𝑣 − 𝑣𝑓 બરાબર છે તેથી તમારો v આ એક v બરાબર 2𝑣𝑓𝑍𝑐1𝑍𝑐22 𝑍𝑐22 છે તેથી 2 2 રદ થશે આ 2 રદ થશે તેથી મૂળભૂત રીતે તે હશે જો તમે આને સરળ બનાવશો તો તમને મળશે પહેલાંની જેમ માત્ર વસ્તુ તે છે કે 𝑍𝑐2 એ 𝑍𝑐22 દ્વારા અને એક બાદબાકી ચિહ્ન દ્વારા બદલવામાં આવશે કારણ કે પ્રતિબિંબિત તરંગ છે તેથી નકારાત્મક ચિહ્ન હવે તેથી જ જો તમે આ ગ્રાફને જુઓ કે આ આકૃતિ c કે તે આ −𝑣𝑏 છે તેનું કારણ આ બાદબાકી સાઇન છે અને આ તમારો v છે જે તમારો પ્રસારિત અથવા રીફ્રેક્ટ તરંગ છે તેથી આ જંકશન પર તમે જે કહો છો તેના પર પહોંચ્યા પછીનું છે તેથી આગળ છે ફક્ત થોડી રાહ જુઓ આગળ કેપેસિટર દ્વારા તમારી સમાપ્તિ છે તેથી જ્યારે પણ ધારો કે તમારી પાસે એક લાઇન છે કે ધારેલી છે માની લો કે તમારી પાસે એક લાઇન છે તમારી પાસે એક લાઈન છે તેથી આ લાઇન કેપેસિટર C પર સમાપ્ત થાય છે તેથી વોલ્ટેજ એ પહેલાંની જેમ જ 2𝑣𝑏 હશે આ 𝑍𝑐 એ લાક્ષણિક ઇમપેડન્સ લાઇન છે અને આ તમારો કેપેસિટર C છે હવે આગળ વધતા પહેલા મારો મતલબ છે કે જ્યારે તરંગ આના અંતમાં પહોંચશે ત્યારે તમે જેને કેપેસિટર અંત કહો છો તે સમયે તમે જાણો છો કે જ્યારે તે કેપેસિટર પર પહોંચશે ત્યાં આ શોર્ટ સર્કિટ છે અને જયારે તે સ્થિર સ્થિતિમાં પહોંચશે તે ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે તેથી સમાન ફિલસૂફી લાગુ કરવામાં આવશે તેથી હવે આ જંકશન પર પહોંચતા પહેલા મુસાફરી કરતા આ તરંગ છે આ દિશામાં મુસાફરી કરતા વોલ્ટેજ તરંગ છે તેથી તમારા 60 સમીકરણમાંથી સમીકરણ 60 માંથી આપણે જાણીએ છીએ કે રીફ્રેક્શન ગુણાંક વ્યક્ત કરી શકાય છે કારણ કે આપણે જોયું છે કે 𝜏 એ તમારા 2𝑍𝑍𝑍𝑐 ની બરાબર છે તેથી આ સમીકરણ 95 છે અથવા તેમાં જો તમે લેપ્લેસ ટ્રાન્સફોર્મ લેતા હોવ તો 𝜏 આપણે તે જોઈએ કારણ કે તે તમારું છે તે કેપેસિટર છે તે કેપેસિટર છે ત્યાં જ જુઓ તેથી તમે જે કહો તે તે જ હશે જ્યાં S એ લેપ્લેસ ટ્રાન્સફોર્મ ઓપરેટર છે તેથી 2𝐶𝑆𝑍𝑐1𝐶𝑆 કારણ કે આપણે લેપલેસ ટ્રાન્સફોર્મમાં રજૂઆત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ તેથી કારણ કે તે એક કેપેસિટર છે તમે જાણો છો કે તે કેપેસિટર છે તેથી Zઝેડ કેપેસિટરનો ઇમપેડન્સ 1𝑆𝐶 હશે અને S લેપ્લેસ ટ્રાન્સફોર્મ ઓપરેટર છે તેથી તમે રીફ્રેક્ટેડ વોલ્ટેજ રીફ્રેક્ટેડ વોલ્ટેજ જાણો છો કે આ સમીકરણ v ની બરાબર 𝜏𝑣𝑓 છે તેથી અને તે એક સ્ટેપ છે તે એક સ્ટેપ વિક્ષેપ છે તેથી જ સ્ટેપ ફંકશનને કારણે 𝑣𝑓 ને 𝑣𝑓𝑆 દ્રારા બદલવામાં આવે છે કારણ કે આપણે જે પણ નિરીક્ષણ કરી રહ્યા છીએ તે બધી બાબતો તમે ધાર્યું તે સ્ટેપ ફંકશન છે તેથી જો તમે આને સરળ બનાવશો જો તમે આ સમીકરણને સરળ બનાવશો તો તમને આ સમીકરણ મળશે તમે ઉપરના સમીકરણને આના જેવું ફરીથી લખી શકો છો અને જો તમે તમારા આંશિક અપૂર્ણાંક માટે જાઓ છો તો તે થશે તેથી જો તમે ઇનવર્સ લેપલેસ ટ્રાન્સફોર્મ લેશો તો તેથી પરંતુ આ તે નથી કે જેને તમે ટ્રાવેલીંગ તરંગ તરીકે કહો છો તે વોલ્ટેજ છે જે કેપેસિટરની આજુબાજુ પ્રભાવિત કરશે તેનો અર્થ એ કે આ 𝑣𝑡 એ વોલ્ટેજ છે જે કેપેસિટરની આજુબાજુ પ્રભાવિત થશે તેથી તે ટ્રાવેલીંગ તરંગ નથી તેથી આપણે આની જેમ કહી શકીએ કે તે વોલ્ટેજ છે જે કેપેસિટરની આજુબાજુ પ્રભાવિત થશે હવે જો આ 𝑣𝑡 છે તો તમારે કેપેસિટર દ્વારા વહેતો કરંટ શોધવો પડશે તેથી કેપેસિટર દ્વારા વહેતો કરંટ તે 𝑖𝑡 છે આ સમીકરણ 99 છે તેથી અને જો તમે ક્રોસ ગુણાકાર માટે જાઓ છો તો આ આવશ્યક છે તેથી તમારું 𝑖𝑡𝑍𝑐 આ પ્રમાણે પ્રાપ્ત થાય છે તેનો અર્થ એ કે સમીકરણ 44 માંથી પ્રતિબિંબિત વોલ્ટેજ વ્યક્ત કરી શકાય છે આપણે આને આપણે સમીકરણ 44 માં જોયું છે ફરીથી અને ફરીથી બતાવતો નથી કારણ કે આ આપણે જોયું છે તેથી સીધા આપણે લખી રહ્યા છીએ કે જો તમારો 𝑣𝑏𝑡 બરાબર છે ઉપરોક્ત સમીકરણમાં 𝑣𝑡 𝑖𝑡𝑍𝑐 ને સ્થાનાંતરિત કર્યા પછી આપણને મળશે આ સમીકરણ 100 છે બરાબર તેથી જો તમે આ તરફ ધ્યાન આપો તો મારો અર્થ કે જોકે અહીં તે છે તે તમારું ન હોઈ શકે તેવું તમારા અર્થઘટનને સમજાવે છે કે ઉદાહરણ તરીકે t કોઈ પણ મૂલ્યની બરાબર છે કોઈ પણ મૂલ્ય જો આપણે સમજી શકીએ કે તે અર્થઘટન કરી શકે ઉદાહરણ તરીકે t એ 0 ની બરાબર છે ધારો કે t એ 0 ની બરાબર છે તેથી શું થશે t એ 0 ની બરાબર છે એટલે કે તે 1 ઓછાબાદ 2 થશે તેથી બાદબાકી તેથી 𝑣𝑏𝑡 બરાબર −𝑣𝑓 છે તેથી આ કિસ્સામાં શું થશે જે થોડી સમજણથી થોડુંક સમજાશે તેથી આ કિસ્સામાં શું થશે કે આ તે છે વિવિધ ત્વરિત સમયે વોલ્ટેજ તરંગનો સ્વભાવ બે ત્વરિત ત્યાં આ વોલ્ટેજ છે આ વોલ્ટેજ છે આ એક પર્યાપ્ત દેખાવ કરતાં ફક્ત એક જ પ્રથમ જુઓ તેથી કેપેસિટર મૂકો જેમ કે મારો અર્થ જો તમે તાર્કિક રૂપે જો તમે કેપેસિટરને ફોરવર્ડ તરંગના આગમનના ત્વરિત સમયે શોર્ટ સર્કિટ તરીકે કામ કરવાનું કહો છે તેનો અર્થ એ છે કે જ્યારે તે પહોંચશે કે જ્યારે આપણે જાણવાની ચર્ચા કરીશું ત્યારે તમારા ટ્રાવેલીંગ વેવ કે ઘણા શન્ટ કેપેસિટર ત્યાં ઇન્ડક્ટર છે તરત જ તમારા કેપેસિટર અને તરત જ તે શોર્ટ સર્કિટેડ ઇન્ડકટર એ ઓપન સર્કિટ થઈ જશે તેથી તે રિસીવીંગ એન્ડ સુધી પહોંચવામાં સમય લે છે પરંતુ તે જ્યારે તે રિસીવીંગ એન્ડ સુધી પહોંચે છે તેથી કેપેસિટર શોર્ટ સર્કિટ જેવું વર્તન કરશે તેથી જો કેપેસિટર ફોરવર્ડ તરંગના આગમનના ત્વરિત સમયે કાર્ય કરે છે તેથી આ ક્ષણે પ્રતિબિંબિત વોલ્ટેજ તરંગ એ નકારાત્મક છે કારણ કે ટર્મિનલ વોલ્ટેજ ક્ષણભર 0 છે તેનો અર્થ એ કે જ્યારે તમારા ટ્રાવેલીંગ વેવ અહીં આવે છે ત્યારે ટ્રાવેલીંગ વેવ કે કેપેસિટર શોર્ટ સર્કિટેડ છે તેનો અર્થ છે તમારા તેનો અર્થ છે તમારી આ વસ્તુ આ ધારો કે આપણે જાણીએ છીએ કે v બરાબર 𝑣𝑓 𝑣𝑏 છે પરંતુ જ્યારે મુસાફરી અહીં આવશે ત્યારે કેપેસિટર શોર્ટ સર્કિટ મળે છે તેથી ક્ષણભરમાં આ વોલ્ટેજ 0 હશે જો તેનો અર્થ 0 થાય છે તો 0 એ 𝑣𝑓 𝑣𝑏 બરાબર છે આનો અર્થ એ કે તે ક્ષણે 𝑣𝑏 બરાબર −𝑣𝑓 છે તે જ ક્ષણે પરંતુ તે પછી તમારો કેપેસિટર ધીમે ધીમે ચાર્જ થશે અને જ્યારે તે સ્થિર સ્થિતિને પુનર્સ્થાપિત કરશે ત્યારે આ ઓપન સર્કિટ તરીકે વર્તે છે તેથી તે કિસ્સામાં તે શું થશે કે તમે હમણાં થોડી રાહ જુઓ અને તેથી ટર્મિનલ વોલ્ટેજ ક્ષણિકરૂપે 0 છે અને ફોરવર્ડ વેવનો કરંટ ક્ષણભરમાં ડબલ છે તેથી મારો મતલબ કે આ એક આ તમે કરી શકો છો તે તમારુ તમે ચકાસી શકો છો કે તમે જેને તમે કરંટ કહો છે કરંટ બરાબર ખરેખર કરંટ એ તમારા i બરાબર 𝑖𝑓 𝑖𝑏 છે તે 𝑖𝑓 બરાબર 𝑣𝑓𝑍𝑐 છે 𝑖𝑏 બરાબર −𝑣𝑏𝑍𝑐 છે પરંતુ પ્રશ્ન એ છે કે 𝑣𝑏 બરાબર −𝑣𝑓 છે તેથી જ્યાં 𝑣𝑓𝑍𝑐 બરાબર ફોરવર્ડ તરંગ પ્રવાહ 𝑖𝑓 છે પરંતુ તે ક્ષણે કરંટ i એ 2𝑣𝑓𝑍𝑐 બરાબર થશે તેથી ક્ષણભર તેથી જ તે છે કે તેથી જ આપણે અહીં લખી રહ્યા છીએ કે ક્ષણિકરૂપે વોલ્ટેજ 0 છે અથવા ફોરવર્ડ વેવનાં કરંટ પર છે કે ક્ષણભર જેને તમે બમણું કહો છો તેથી તે કિસ્સામાં તમારું જેને તમે કહો છો તેનો અર્થ એ કે આ ખરેખર 𝑣𝑓𝑍𝑐 છે તેનો અર્થ એ કે આપણે 2𝑖𝑓 લખી શકીએ છીએ કારણ કે 𝑣𝑓𝑍𝑐 બરાબર 𝑖𝑓છે તેથી તે તમારા 2𝑖𝑓 છે તેથી તે કિસ્સામાં અથવા કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે પછી તે ઓપન સર્કિટ તરીકે વર્તે છે તેથી જ્યારે તે સંપૂર્ણ રીતે ચાર્જ કરવામાં આવે છે હવે કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે જે આપણને જાણીતું છે તેથી આ રીતે ટર્મિનલ પ્રવાહ 0 બને છે અને તેનો વોલ્ટેજ એ ફોરવર્ડ વોલ્ટેજ તરંગથી બમણો થઈ જાય છે તેથી તે કિસ્સામાં જો તમે તે જુઓ તો તે આ જ એક છે તેથી જો તમે તે કોઇપણ સમયે જુઓ જ્યારે તમારો તમે જેને 𝑣𝑏 બરાબર −𝑣𝑓 કહો છો તે આના જેવું જ દેખાઈ રહ્યું છે અને પરંતુ તે પછી કેપેસિટર ધીમે ધીમે તેનાથી ચાર્જ કરવામાં આવશે તેથી v એ 𝑣𝑓 𝑣𝑏 બરાબર હોવો જોઈએ તેથી તે પછી આમાંથી એક તરંગ ઉમેરાશે અને આ v એ તમારુ આગમન આ ટર્મિનલ પર પહોંચ્યા પછી થશે જે સમાપ્ત થાય છે કે v ખસેડાશે તે v ની લાક્ષણિકતા આવી હશે આ એક particular instantવિશિષ્ટ ઇન્સ્ટન્ટ પર છે એ જ રીતે આ વોલ્ટેજ બીજા ક્ષણ માટે પણ તે સમાન ફિલસૂફી હશે પરંતુ યોગ્ય સમજણ માટે એક પૂરતું છે અને કેપેસિટર એક જો તમે કેપેસિટર પર નજર નાખો હવે v બરાબર આ છે આ અભિવ્યક્તિ આપણને મળે છે ત v એ 2𝑣𝑓1−𝑒−𝑡𝑍𝑐𝐶 ની બરાબર છે તેથી જ્યારે t એ 0 ની બરાબર હોય છે જ્યારે t બરાબર 0 છે v બરાબર 0 છે અને જ્યારે તે કેપેસિટર ટર્મિનલ વોલ્ટેજ છે જે આ આવ્યા પછી છે છેવટે ધીમે ધીમે તે વધતો જાય છે અને તે છે જેને તમે છેવટે કહો છો તે બરાબર છે v ની બરાબર 2𝑣𝑓 છે તેથી આનો અર્થ એ કે આ ખરેખર કેપેસિટર ટર્મિનલ વોલ્ટેજ છે જ્યાં આ તમે જે કાંઈ તારવેલ છે અને આ તમારું છે કે વિવિધ ત્વરિત સમયે તમારા તરંગનો સ્વભાવ ડીસપોઝિશન તેથી આ તે કેપેસિટર ટર્મિનલ વોલ્ટેજ ફેરફાર છે અને આ એક અથવા તો આ તે છે જેને તમે કહો છો કે v તમારા 𝑣𝑓 𝑣𝑏 ની બરાબર છે જે તમારા રિસીવીંગ એન્ડ એ પહોંચે છે તેથી આ કેપેસિટર માટે છે તેથી આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે આ એક અથવા આ તમે બનાવી શકો છો તે જ રીતે આ વોલ્ટેજને બદલે તમારા માટે એક પ્રવૃતિ છે તે કરંટને તમે શું કહેશો તેના માટે ફકત આલેખન કરો કારણ કે અહીં બધા વોલ્ટેજ તરંગો બતાવવામાં આવેલ છે તેથી હું તમને આ એક વિનંતી કરું છું અને આ એક આ કરંટ છે કરંટ વેવફોર્મ પણ છે કે તમારે દોરવા જોઈએ બરાબર તેથી આ તે છે જેને તમે કેપેસિટર પર સમાપ્તિ કહો છે આ ખાસ કિસ્સાઓ છે બરાબર આ ખાસ કેસો છે અને વાસ્તવિકતામાં કંઈક બીજું છે વાસ્તવમાં તે ન થઇ શકે અને ઇન્ડક્ટરના માધ્યમથી સમાપ્તિ તે માત્ર કેપેસિટરથી ડયુઅલ દ્વિ છે તેથી આ કિસ્સામાં કેપેસિટરને બદલે કેપેસિટર C તમે આને ઇન્ડક્ટર દ્વારા બદલી શકો છો તે એક ઇન્ડક્ટર દ્વારા છે તેથી તે તેનાથી વિરુદ્ધ હશે તેની વર્તણૂક તે કેપેસિટરની વિરુદ્ધ હશે અને આ લાક્ષણિક ઇમપેડન્સ છે તેથી તે કિસ્સામાં શરૂઆતમાં સર્કિટ ઓપન સર્કિટ લાઇનની જેમ વર્તન કરે છે અને કેપેસિટરના કિસ્સામાં તે શોર્ટ સર્કિટ હતું આ કિસ્સામાં શરૂઆતમાં તે એક ઓપન સર્કિટ છે કારણ કે કરંટ તે ઇન્ડેક્ટર દ્વારા ત્વરિત રીતે વહેતો નથી આ આપણે જાણીએ છીએ પરંતુ છેવટે તે શોર્ટ સર્કિટ લાઇનની જેમ કાર્ય કરે છે હવે તેથી ઇન્ડકટીવ સમાપ્તિ એ કેપેસિટીવ સમાપ્તિનું ડયુઅલદ્વિ છે કેપેસિટર માટે તમારા કરંટ માટે જે થઈ રહ્યું છે તે જ તમારા વોલ્ટેજ માટે થશે મારો અર્થ એ માત્ર ડયુઅલદ્વિ છે તેથી સમકક્ષ સર્કિટમાંથી ઇન્ડક્ટરના acrossસમગ્ર વોલ્ટેજ છે તેથી તમે આ કરી શકો છો આપણે આ લખી શકીએ છીએ આપણે તમારી આ વસ્તુ લખી શકીએ છીએ અને તે જ રીતે વોલ્ટેજ માટે આપણે જે મેળવીએ છીએ તેની કરંટ અભિવ્યક્તિ આ પરિભાષા જે 𝑖𝑡 છે તેથી તે પછી પ્રતિબિંબિત વોલ્ટેજ તરંગ એ છે કે 𝑣𝑏𝑡 𝑣𝑡 − 𝑣𝑓𝑡 તેથી આ 𝑣𝑡 અભિવ્યક્તિ 𝑣𝑓 ની દ્રષ્ટિએ જાણીતી છે જો તમે અવેજી કરો છો તો તે પ્રતિબિંબિત તરંગ હશે આ સમીકરણ 104 છે તેથી આ ખરેખર તે છે જેને તમે કહો છો તે તમારો ઇન્ડક્ટર છે જો લાઇન સમાપ્ત થઈ જાય છે જેને તમે તમારી ઇન્ડકટીવ ફક્ત શુદ્ધ ઇન્ડકટીવ તમારી સર્કિટ તરીકે જ કહો છો પરંતુ વાસ્તવિકતામાં એવું થતું નથી કે ફક્ત x ત્યાં ન હોવો જોઈએ કે રેઝિસટન્સ પણ ત્યાં હશે અથવા સામાન્ય રીતે Z પરંતુ આ એક ખાસ કેસ છે આ માટે હું તમને વિનંતી કરીશ કે તમે ફોરવર્ડ વોલ્ટેજ તરંગ 𝑣𝑓 ને દોરો પછી તમારો v અને તે 𝑣𝑏 પણ બતાવે છે આ તમારા માટે એક કવાયત હશે આગળ તમારું છે અહીંયા સુધી આ ટ્રાવેલીંગ તરંગ વધુ કે ઓછી વસ્તુઓ બરાબર છે મારો મતલબ છે કે ત્યાં બહુ ગણિત નથી ત્યાં થોડીક સમજણ હોય છે આંકડાદાખલા પણ ખૂબ સરળ છે જે તમે સરળ કરી શકો છો જેને તમે સરળતાથી ઉકેલી શકો છો તેથી હવે પછી તમારો બેવલે લેટિસ ડાયાગ્રામ બાઉન્સ ડાયાગ્રામ છે મને લાગે છે કે તે 1951 માં આપવામાં આવ્યું હતું લગભગ 66 વર્ષ પહેલાં બરાબર તેથી તે ખરેખર કેટલાક વિચારો આપે છે ધારો કે તે ટ્રાન્સમિશન સિસ્ટમમાં આપેલ બિંદુ અને સમય પર વોલ્ટેજ આપે છે તેથી ટ્રાવેલીંગ વોલ્ટેજ અથવા કરંટ તરંગનો માર્ગ રાખવા માટે તે એક ઉપયોગી દ્રશ્ય સહાય છે કારણ કે તે લાઇનના અંતથી આગળ અને પાછળ પ્રતિબિંબિત કરે છે કારણ કે તે તમારે જાણવાનું રેહશે કે સેન્ડીંગ અને રિસીવીંગ એન્ડમાં તે આગળ અને પાછળ પ્રતિબિંબિત થશે તેથી તે પ્રશ્ન એ છે કે આ બેવલીની આકૃતિનેBewley's diagram કંઇ રીતે સમજવું પ્રથમ વસ્તુ એ છે કે આકૃતિ દર્શાવતા પહેલા તે આકૃતિ 11 a તેથી હું બતાવીશ કે તે સર્કિટ ડાયાગ્રામ જ્યાં 𝑍𝑠 અને 𝑍𝑟 લાઇનના અંતમાં જોડાયેલ આંતરિક સ્રોત ઇમપેડન્સ અને ઇમપેડન્સ રજૂ કરે છે તેથી 𝑍𝑠 એ સ્રોત ઇમપેડન્સ અથવા આંતરિક ઇમપેડન્સ છે અને 𝑍𝑟 એ લાઇનના અંતમાં જોડાયેલ ઇમપેડન્સ છે અને આકૃતિ 11 b T એ લાઇનની લંબાઈની મુસાફરી કરવા માટે વેવનો સમય છે તેનો અર્થ એ કે ધારો કે તે તમારી પાસે છે ધારો કે તમારી પાસે આ રેખાકૃતિડાયાગ્રામ છે આના સમ્રગઅક્રોસ આ વોલ્ટેજ 𝑣𝑓 છે આ ખરેખર આંતરિક ઇમપેડન્સ 𝑍𝑠 છે અને તે 𝑣𝑓 નાનો આપેલ છે પણ આ તરફ વોલ્ટેજ 𝑣𝑓 છે અને આ લાક્ષણિક ઇમપેડન્સ 𝑍𝑐 છે બરાબર અને રિસીવીંગ અંદર તે ટર્મિનલ 𝑍𝑟 છે હવે પહેલાં જો તમે આ આકૃતિની તપાસ કરો તો પહેલા તમે જુઓ છો કે આ વસ્તુઓ કેવી રીતે લેટિસ ડાયાગ્રામ દોરવામાં આવે છે તેથી આ બાજુ જો તમે આ બાજુ જુઓ છો તો સમય T એ 0 ની બરાબર છે capitalમોટો T capital 2 T capital 3 T 4 T અને તેથી આ સમય છે અને આ બાજુ તમારું અંતર આ ખરેખર અંતર છે હવે માની લો કે કોઈ પણ ત્વરિત સમયે આપણે શોધી શકીએ કે વોલ્ટેજ શું હશે તો શું થશે કે આ 𝑣𝑓 છે તેનો અર્થ એ કે આ જે T પર છે તે 0 ની બરાબર છે અને આ જે x પર છે તમારું અંતર x છે તે T બરાબર 0 છે x બરાબર 0 છે અને જ્યારે તે મુસાફરી કરી રહ્યું છે ત્યારે લાઇનની લંબાઈ x બરાબર l છે અને આ 2 તમારા રિફલેકશન ગુણાંક 𝜌𝑠 and 𝜌𝑟 બંને આપવામાં આવ્યા છે તેથી તે તમારુ છે જે તમે કહો છો તે અભિવ્યક્તિ છે જે આપણે અગાઉ મેળવેલ છે 𝜌𝑠 એ 𝑍𝑠−𝑍𝑐𝑍𝑠𝑍𝑐 આપવામાં આવેલ છે આ ખરેખર સેન્ડીંગમાં આવે છે અને 𝜌𝑟 એ 𝑍𝑠−𝑍𝑐𝑍𝑠𝑍𝑐 બરાબર છે જે રિસીવીંગમાં છે આ બે ગુણાંક આપવામાં આવ્યા છે આપણે તમારા આ બધાને શોધી કાઢયા છે કે તમે જેને કહો છો તે રિફલેકશન રિફ્રેકશન આ બધી બાબતોઆપને આ બધુ મેળવ્યુ છે બરાબર તેથી આ સ્થિતિમાં એવું શું બન્યું કે ટ્રાવેલીંગ તરંગ મુસાફરી કરે છે તેથી અહીંથી શરૂ થાય છે જ્યારે મુસાફરી કરવામાં આવે છે ત્યારે તે 𝑣𝑓 છે હવે રિસીવીંગમાં રિફલેકશન ગુણાંક એ 𝜌𝑟 છે તેનો અર્થ એ કે આ પ્રતિબિંબ મૂલ્ય 𝜌𝑟 𝜌𝑟𝑣𝑓 દ્વારા ગુણાકાર કરવામાં આવે છે અને આ પ્રિન્ટિંગ થોડુંક નાનું છે પરંતુ જ્યારે તમે આને જોશો ત્યારે તે સમજી શકાય તેવું છે હવે સેન્ડીંગ એન્ડથી જ્યારે ફરીથી તે સેન્ડીંગ એન્ડ બાજુ પ્રતિબિંબિત થશે તે તરફનો પ્રતિબિંબ ગુણાંક 𝜌𝑠 આ સાથે 𝜌𝑠 નો ગુણાકાર થશે તેથી 𝜌𝑠𝜌𝑟𝑣𝑓 બરાબર અને આ વખતે જ્યારે ફરીથી જ્યારે તે રિસીવીંગ એન્ડ બાજુ પ્રતિબિંબિત થશે ત્યારે તે દેખાશે તે 𝜌𝑠𝜌𝑟2 હશે તે હું અહીં લખી રહ્યો છું અહીં 𝜌𝑠𝜌𝑟2𝑣𝑓 અહીં બરાબર તેથી તે હશે કારણ કે તે રિસીવીંગ એન્ડ બાજુથી પ્રતિબિંબિત કરે છે તે પ્રતિબિંબ ગુણાંક 𝜌𝑟 છે તેથી તે 𝜌𝑠𝜌𝑟2𝑣𝑓 હશે હવે જ્યારે તે ફરીથી સેન્ડીંગ એન્ડ બાજુને પ્રતિબિંબિત કરી રહ્યું છે 𝜌𝑠 તેથી તે 𝜌𝑠 માં ગુણાકાર થશે તેનો અર્થ એ કે 𝜌𝑠2𝜌𝑟2𝑣𝑓 હશે 𝜌𝑠𝜌𝑟2𝑣𝑓 પહેલેથી જ ત્યાં છે અને ફરીથી તે પ્રતિબિંબિત થશે તે 𝜌𝑠2𝜌𝑟2𝑣𝑓 હોવું જોઈએ હવે ફરીથી જ્યારે તે અહીં આવશે ત્યારે જ્યારે તે ફરીથી અહીં આવશે ત્યારે તે રિસીવીંગ એન્ડથી પાછું પ્રતિબિંબિત થશે તેથી આ બાજુ એ ફરીથી તે 𝜌𝑟 દ્વારા ગુણાકાર થશે તેથી પહેલેથી જ તે 𝜌𝑠2𝜌𝑟2 હતું તેથી તે 𝜌𝑟 ગુણાકાર થશે તે 𝜌𝑠2𝜌𝑟3𝑣𝑓 હશે અને જ્યારે આ બાજુથી 6 T પર આવશે ત્યારે જ્યારે તે 𝜌𝑠 થી ગુણાકાર થશે ત્યારે તે 𝜌𝑠3𝜌𝑟3𝑣𝑓 હશે અને તેથી હવે આ રીતે આ વસ્તુઓ હશે જેને તમે આ કહો છો આ લેટિસ ડાયાગ્રામ બનાવી શકાય છે તેથી આ બાજુ સમય છે તે સમય T છે જે તે અહીં આપવામાં આવેલ છે આ સમય છે તેનો અર્થ એ કે વિકર્ણ ઝિગઝેગ લાઇન તરંગને રજૂ કરે છે હવે હું બધું સમજાવું છું પરંતુ તમારા માટે તે અહીં છે વિકર્ણ ઝિગઝેગ લાઇન તરંગનું પ્રતિનિધિત્વ કરે છે કારણ કે તે અંત અથવા બંધ થવાની વચ્ચે આગળ અને પાછળ મુસાફરી કરે છે હવે અંતરની મુસાફરીને અનુરૂપ તમારા પ્રતિબિંબ જેને તમે કહો છો તે યોગ્ય પ્રતિબિંબ ગુણાંક દ્વારા ઇન્સીડંટ તરંગને ગુણાકાર દ્વારા નક્કી કરો છો આ સેન્ડીંગ એન્ડ રિફલેકશન ફેક્ટોરલ ગુણાંક છે અને આ રિસીવીંગ એન્ડ રિફલેકશન ફેક્ટોરલ ગુણાંક છે તેથી સમય અને અંતરના આપેલ બિંદુ પરનો વોલ્ટેજ એ બધી શરતો ઉમેરીને જોવા મળે છે જે સીધા તે મુદ્દાથી ઉપર હોય છે વોલ્ટેજ કેવી રીતે શોધશો હું આવીશ આવીશું આપણે જલ્દી પાછા આવીશું